નમસ્કાર તેથી આ અઠવાડિયામાં આપણે કેટલાક ટુ પોર્ટ પેરામીટર્સ જેમકે Z પેરામીટર્સ Y પેરામીટર્સ અને પછી h પેરામીટર્સ g પેરામીટર્સ વિશે ચર્ચા કરી પછી છેલ્લા સેશન માં આપણે T પેરામીટર્સ વિશે ચર્ચા કરી છે જે ટ્રાન્સમિશન પેરામીટર્સ છે હવે જ્યારે સિસ્ટમ ખૂબ મોટી અને જટિલ છે ત્યારે આપણે ફક્ત એક ટુ પોર્ટ નેટવર્ક મૂકીને એનાલિસિસ કરી શકતા નથી તેથી તે કિસ્સામાં તે જરૂરી છે કે સંપૂર્ણ સિસ્ટમ ને ઘણા બધા ટુ પોર્ટ નેટવર્કમાં વિભાજિત કરી શકાય અને તેઓ ક્યાં તો શ્રેણી સમાંતર અથવા કદાચ કેસ્કેડ રચનામાં કનેક્ટ થઈ શકે તેથી આજે આપણે વિવિધ ટુ પોર્ટ નેટવર્કને કેવી રીતે એકબીજા સાથે જોડીશું અને ટુ પોર્ટ નેટવર્ક્સ શ્રેણી સમાંતર અથવા કેસ્કેડિંગ જેવી વિવિધ ટોપોલોજીકલ સ્થિતિમાં કયો શ્રેષ્ઠ વિકલ્પ હશે તે વિશે ચર્ચા કરીશું તેથી ચાલો આપણે નેટવર્ક્સ નું ઇન્ટરકનેક્શન શરૂ કરીએ તો જેમ આપણે ચર્ચા કરી કે મોટા જટિલ નેટવર્કને એનાલિસિસ અને ડિઝાઇન ના હેતુ માટે સબ નેટવર્ક માં વહેંચી શકાય છે સબ નેટવર્ક્સ ને ટુ પોર્ટ નેટવર્ક્સ તરીકે મોડેલિંગ કરી શકાય છે તેથી આપણે મોટા અને જટિલ નેટવર્ક માંથી બનાવેલા સબ નેટવર્કને આપણે ટુ પોર્ટ નેટવર્ક તરીકે બદલીશું અને આપણે તેને મૂળ નેટવર્ક મેળવવા માટે એકબીજા સાથે જોડીશું તેથી આપણે હવે કહી શકીએ કે ટુ પોર્ટ નેટવર્કને બિલ્ડીંગ બ્લોક તરીકે ગણી શકાય અને તે એક જટિલ નેટવર્ક બનાવવા માટે એકબીજા સાથે જોડાયેલા હોઈ શકે છે જેમ આપણે ચર્ચા કરી છે કે ઇન્ટરકનેક્શન કાં તો શ્રેણીમાં સમાંતર અથવા કેસ્કેડેડ સ્વરૂપમાં હોઈ શકે છે હવે જો કે એકબીજા સાથે જોડાયેલા નેટવર્કને 6 પેરામીટર્સ માંથી કોઈપણ દ્વારા વર્ણવી શકાય છે તે કયા હતા આપણે Z પેરામીટર્સ વિશે ચર્ચા કરી પછી આપણે y પેરામીટર્સ પછી h પેરામીટર્સ પછી g પેરામીટર્સ પછી ટ્રાન્સમિશન પેરામીટર્સ અને ઇન્વર્ઝ ટ્રાન્સમિશન પેરામીટર્સ વિશે ચર્ચા કરી તો ટુ પોર્ટ નેટવર્ક પર આધારિત 6 પેરામીટર્સ હતા જેની આપણે આપણા અગાઉના લેક્ચર્સ માં ચર્ચા કરેલ છે હવે આપણે આ 6 પેરામીટર સેટ ની સહાયથી કોઈપણ ઇન્ટરકનેક્ટેડ નેટવર્કનું વર્ણન કરી શકીએ છીએ પરંતુ ત્યાં કેટલાક સેટ અથવા પેરામીટર્સ છે જેનો ચોક્કસ ફાયદો થઈ શકે છે કેવી રીતે ચાલો એક ઉદાહરણ લઈએ કે માની લઈએ કે નેટવર્ક શ્રેણીમાં છે એટલે કે ટુ પોર્ટ નેટવર્ક્સ એ છે જે આપણે બનાવેલ સબ નેટવર્ક્સ છે જો આ સબ નેટવર્ક્સ શ્રેણીમાં હોય તો તેમના વ્યક્તિગત Z પેરામીટર્સ ઉમેરતા તે મોટા નેટવર્ક ના Z પેરામીટર્સ આપે છે તે સ્થિતિમાં જ્યાં આપણે જોઈએ છીએ કે નેટવર્ક્સ સબ નેટવર્ક શ્રેણીમાં જોડેલા છે મોટા નેટવર્કના ઓવરઓલ પેરામીટરને શોધવા માટે Z પેરામીટર્સનો ઉપયોગ કરવો વધુ સારો છે એ જ રીતે જ્યારે ટુ પોર્ટ નેટવર્ક્સ સમાંતર રીતે જોડાયેલા છે તે કિસ્સામાં મોટા નેટવર્કના y પેરામીટર્સને આપવા માટે સબ નેટવર્કના y પેરામીટર્સ ઉમેરી શકાય છે કેટલાક કેસ્કેડ નેટવર્ક્સ પણ હોઈ શકે છે જ્યાં એક નેટવર્કનું આઉટપુટ અન્ય ટુ પોર્ટ નેટવર્કમાં ઇનપુટ તરીકે જાય છે તે કિસ્સામાં મોટા નેટવર્કના ટ્રાન્સમિશન પેરામીટર્સ મેળવવા માટે વ્યક્તિગત ટ્રાન્સમિશન પેરામીટર્સ એકબીજા સાથે ગુણાકાર કરી શકાય છે હવે આ 3 સંયોજનો જે શ્રેણી સમાંતર અને કેસ્કેડ સંયોજનો છે તે સર્કિટ એનાલિસિસ માટે ખૂબ જ મહત્વાના છે તેથી આપણે હવે જોશું કે જ્યારે આપણે શ્રેણી સમાંતર અથવા કેસ્કેડેડ રીતે વિવિધ નેટવર્ક્સ ને એકબીજા સાથે જોડીએ ત્યારે આપણે આ પેરામીટર્સનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ તેથી ચાલો આપણે પ્રથમ કેસ લઈએ કે નેટવર્ક શ્રેણીમાં જોડાયેલું છે તેથી જો તમે આ આકૃતિમાં જુઓ તો આપણી પાસે બે નેટવર્ક છે એક નેટવર્ક a છે અને બીજુ નેટવર્ક b છે હવે આ બંને શ્રેણીમાં છે કારણ કે વ્યક્તિગત વોલ્ટેજ જે V1aઅને V1b છે તે સંપૂર્ણ નેટવર્કનું વોલ્ટેજ 𝐕1 આપવા માટે ઉમેરાય છે કરંટ 𝐈1 જે a નેટવર્કમાં વહે છે તે નેટવર્ક b માં પણ વહેશે કારણ કે શ્રેણી નેટવર્કના કિસ્સામાં બધા નેટવર્ક માંથી વહેતો કરંટ એક જ રહેશે તેથી અહીં આપણે કહી શકીએ કે નેટવર્ક શ્રેણીમાં જોડાયેલું છે કારણ કે તમે સંપૂર્ણ નેટવર્ક મેળવવા માટે વોલ્ટેજ ઉમેરી રહ્યા છો હવે આપણે જાણીએ છીએ કે કુલ વોલ્ટેજ V1V1aV1b આપણે સૌપ્રથમ નેટવર્ક માટેના બંને નેટવર્ક માટે વ્યક્તિગત Z પેરામીટર સમીકરણો લખીશું a નેટવર્ક માટે આપણે શું લખી શકીએ આપણે V1aZ11aI1aZ12aI2a લખી શકીએ છીએ એ જ રીતે V2aZ21aI1aZ22aI2a તેથી તમે આ આકૃતિ પરથી જોઈ શકો છો કે આ નેટવર્કનું Z પેરામીટર સમીકરણ તેજ સમીકરણ હશે જે આપણે હમણાં જ જોયું છે એ જ રીતે બીજા ટુ પોર્ટ નેટવર્ક માટે કે જે b છે આપણે V1bZ11bI1bZ12bI2b V2bZ21bI1bZ22bI2bલખી શકીએ છીએ હવે જો તમે આ આકૃતિ જુઓ તો આપણે ફક્ત એટલું કહી શકીએ છીએ કે ટુ પોર્ટ નેટવર્ક્સ શ્રેણીમાં જોડાયેલા છે જેનો અર્થ થાય છે 𝐈1 𝐈1𝑎 𝐈1𝑏 કારણ કે બંને પોર્ટમાં સમાન કરંટ વહેશે એ જ રીતે V1V1aV1b તેથી આ બે સમીકરણો આપણે આ ચાર સમીકરણોને સરળ બનાવવા માટે વાપરી શકીએ છીએ જે આપણે નેટવર્ક a અને નેટવર્ક b માટે સ્વતંત્ર રીતે લખ્યા હતા આપણે જાણતા હોવાથી કે 𝐈1 𝐈1𝑎 𝐈1𝑏 𝐈2 𝐈2𝑎 𝐈2𝑏 અને V1V1aV1b છે આપણને મળશે V1V1aV1bZ11aZ11bI1Z12aZ12bI2 V2V2aV2bZ21aZ21bI1Z22aZ22bI2 હવે જો તમે આ 2 સમીકરણો જોશો તો તમે શું લખી શકો છો અથવા ZZaZb ટૂંકમાં આપણે લખી શકીએ છીએ કે આખા નેટવર્કનો Z પેરામીટર મેટ્રિક્સ એ નેટવર્ક a અને b ના વ્યક્તિગત Z પેરામીટર મેટ્રિક્સ નો સરવાળો છે તેથી આ સાથે આપણે કહી શકીએ કે આખા નેટવર્કના z પેરામીટર્સ એ વ્યક્તિગત નેટવર્કના z પેરામીટર્સનો સરવાળો છે તેથી હવે આપણે જે કંઈ પણ ચર્ચા કરી તે ટુ પોર્ટ નેટવર્ક્સ માટે હતી આપણે તેને સિસ્ટમના આખા નેટવર્કનો ભાગ એવા સબ નેટવર્કના n સેટ સુધી લંબાવી શકીએ છીએ હવે જો ટુ પોર્ટ નેટવર્ક્સ કોઈપણ અન્ય પેરામીટર્સનો ઉપયોગ કરીને રજૂ થાય છે જેમકે h પેરામીટર તો આપણે શું કરી શકીએ કારણ કે આપણે જાણીએ છીએ કે નેટવર્ક્સ શ્રેણીબદ્ધ જોડાયેલા છે શ્રેષ્ઠ બાબત એ છે કે આપણે પ્રથમ h પેરામીટર્સને વ્યક્તિગત નેટવર્ક્સના અનુરૂપ Z પેરામીટર્સમાં રૂપાંતરિત કરીએ અને પછી આખા નેટવર્કના Z પેરામીટર્સ મેળવવા માટે Z પેરામીટર્સ ના સરવાળા નો ઉપયોગ કરીએ અને પછી જ્યારે આપણે સીરીઝ નેટવર્ક માટે સર્કિટના તમામ પેરામીટર્સ મેળવીએ છીએ જે આખા નેટવર્કના Z પેરામીટર છે ત્યારે આપણે આ Z પેરામીટરને ફરીથી h પેરામીટર માં પરિવર્તિત કરી શકીએ છીએ નેટવર્કમાં આપણી પાસેના કોઈપણ પ્રકારના ઇન્ટરકનેક્શન માટે આ લાગુ પડે છે તેથી તે y અથવા g અથવા અન્ય પેરામીટર માટે છે જે તમને સબ નેટવર્કથી મળે છે તેથી તમે તેમને પ્રથમ Z પેરામીટર્સ માં કન્વર્ટ કરી શકો પછી ઉમેરો અને અંતિમ Z પેરામીટર મેટ્રિક્સને h પેરામીટર્સ મેટ્રિક્સ માં પાછા ફેરવી શકાય છે હવે ચાલો બીજા કિસ્સાને ધ્યાનમાં લઈએ જેમાં નેટવર્ક સમાંતર રીતે જોડાયેલ છે તેથી અહીં આપણી પાસે નેટવર્ક a અને નેટવર્ક b છે તો આ સમાંતરમાં જોડાયેલા છે જ્યારે તેમના પોર્ટ વોલ્ટેજ સમાન હોય છે અને મોટા નેટવર્કના પોર્ટ કરંટ વ્યક્તિગત પોર્ટ કરંટ નો સરવાળો હોય છે તેથી તેનો અર્થ એ કે V1 અને 𝐕2 બંને સબ નેટવર્ક્સ પર લાગુ થાય છે અને I1I1aI1b હવે આ કિસ્સામાં સર્કિટમાં એક કોમન રેફરન્સ હોવો આવશ્યક છે તેથી આ કિસ્સામાં આ બંને સબ નેટવર્ક્સ માટે કોમન રેફરન્સ છે તેથી આપણે તેમને એક સાથે જોડીશું જેથી આપણને આખા નેટવર્કનો કોમન રેફરન્સ મળે તેથી જ્યારે તમે તે બધાને સમાંતર રૂપે કનેક્ટ કરો છો ત્યારે કોમન નેટવર્ક્સ તમે તેમને એક સાથે જોડશો જેથી સબ નેટવર્ક્સ નેટવર્ક ને સમાંતર હશે હવે આપણે શું કરવાનું છે આખા નેટવર્કના y પેરામીટર્સને શોધવા માટે આપણે y પેરામીટર્સના સમીકરણોનો ઉપયોગ કરવો પડશે આ 2 નેટવર્ક્સ સમાંતર હોવાથી આપણે પ્રથમ y પેરામીટર સમીકરણોનો ઉપયોગ કરીશું તેથી આપણે નેટવર્ક a માટે શું લખી શકીએ I1ay11aV1ay12aV2a I2ay21aV1ay22aV2a હવે નેટવર્ક b માટે આપણે ફરીથી સમીકરણો લખી શકીએ I1by11bV1by12bV2b I2by21bV1by22bV2b હવે જ્યારે આપણે આકૃતિ જોઈએ ત્યારે આપણે સરળતાથી અવલોકન કરી શકીએ છીએ કે બંને નેટવર્ક સમાંતર રીતે જોડાયેલા હોવાથી આપણે કહી શકીએ કે 𝐕1 𝐕1𝑎 𝐕1𝑏 𝐕2 𝐕2𝑎 𝐕2𝑏 I1I1aI1b I2I2aI2b તેથી હવે જો આપણે કિંમતોને આ 2 સમીકરણોમાં વ્યક્તિગત કરંટ તરીકે મૂકીએ તો આપણને શું મળે છે I1I1aI1by11ay11bV1y12ay12bV2 I2I2aI2by21ay21bV1y22ay22bV2 આખા નેટવર્કના z પેરામીટર્સ છે અથવા yyayb તેથી ટૂંકમાં આપણે આખા નેટવર્કનું y પેરામીટર સમીકરણ લખી શકીએ છીએ તેમાં વ્યક્તિગત સબ નેટવર્કના y પેરામીટર મેટ્રિક્સ નો સરવાળો છે આખા નેટવર્કના y પેરામીટર્સની ગણતરી વ્યક્તિગત નેટવર્કના વ્યક્તિગત y પેરામીટર્સ ના સરવાળા તરીકે કરી શકાય છે હવે ફરીથી આને કોઈપણ n સંખ્યામાં સમાંતરમાં જોડાયેલા ટુ પોર્ટ નેટવર્ક્સ માટે વિસ્તૃત કરી શકાય છે હવે ચાલો ત્રીજો કેસ જોઈએ જ્યાં નેટવર્ક કેસ્કેડ ફેશનમા જોડાયેલ છે કેસ્કેડ ફેશન એટલે નેટવર્ક a ના આઉટપુટ ને નેટવર્ક b ના ઇનપુટ તરીકે આપવામાં આવે છે તેથી જો તમે આ આકૃતિ જુઓ તો આપણે કહીએ કે કરંટ 𝐈1 અને 𝐕1 એ ઓવરઓલ નેટવર્કનો ઓવરઓલ વોલ્ટેજ અને કરંટ છે અને I2 𝐕2 એ આખા નેટવર્કનો આઉટપુટ પોર્ટ કરંટ છે હવે I2a જે નેટવર્ક a નું આઉટપુટ છે તેને ઇનપુટ તરીકે નેટવર્ક b ને આપવામાં આવશે જે I1b છે આમાંથી આપણે કહી શકીએ કે તો ચાલો પહેલા આ બે ટુ પોર્ટ નેટવર્ક માટેનાં નેટવર્ક સમીકરણો લખીએ આપણે શું લખી શકીએ આપણે નેટવર્ક a માટે લખી શકીએ છીએ જે નેટવર્કનો ઇનપુટ સાઇડ વેક્ટર છે જે નેટવર્ક a ના ABCD પેરમીટર ગુણ્યા બરાબર થાય જે નેટવર્ક a માટેનો આઉટપુટ વેક્ટર છે તે જ રીતે નેટવર્ક b માટે પણ આપણે લખી શકીએ છીએ કે જે ઇનપુટ વેક્ટર છે જે b નેટવર્કના ABCD ગુણ્યા આઉટપુટ વેક્ટર બરાબર થાય હવે આકૃતિ માંથી આપણે શું અવલોકન કરી શકીએ આપણે એમ કહી શકીએ કે તેજ રીતે તે જ રીતે આઉટપુટ બાજુ આપણે શું લખી શકીએ

હવે આપણી પાસે આકૃતિ માંથી આ માહિતી છે જો આપણે આ બે સમીકરણો જોશું તો આપણે શું લખી શકીએ તો આપણે લખી શકીએ કે આપણે જાણતા હોવાથી પણ તેથી હવે તેથી હવે અંતે આપણને શું મળે છે

તેથી તેનો અર્થ એ છે કે જો નેટવર્ક કેસ્કેડ રીતે કનેક્ટ થયેલ છે તો આખા નેટવર્કનું ABCD પેરામીટર સબ નેટવર્કના વ્યક્તિગત ABCD પેરામીટર્સનો V ગુણાકાર હોઈ શકે છે તેથી જ્યારે તમે તુલના કરો ટૂંક માં તમે લખી શકો કે TTaTb T એ ટ્રાન્સમિશન પેરામીટર સિવાય કંઈ નથી જેને ABCD પેરામીટર તરીકે પણ ઓળખવામાં આવે છે ટ્રાન્સમિશન માટે કેસ્કેડ નેટવર્ક નો આ મૂળભૂત રીતે ખૂબ જ મહત્વપૂર્ણ ગુણધર્મ છે તેથી જ કેસ્કેડ નેટવર્કના કિસ્સામાં ટ્રાન્સમિશન પેરામીટર્સને ખૂબ ઉપયોગી બનાવે છે એક વસ્તુ જે આપણે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ કે મેટ્રેસીસ નો ગુણાકાર જે આપણે અહીં જોઈ રહ્યા છીએ તે ક્રમમાં હોવું જોઈએ કે જેમાં નેટવર્ક Na અને Nb કેસ્કેડ છે તેથી જો નેટવર્ક a એ નેટવર્ક b ને અનુસરે તો પછી મેટ્રિક્સ ગુણાકાર 𝐓𝒂 𝐓𝒃 હશે 𝐓𝒃 𝐓𝒂 નહીં જ્યારે પણ આપણી પાસે ખૂબ મોટું નેટવર્ક હોય છે અને તે કેસ્કેડ કરેલા ટુ પોર્ટ નેટવર્કના સેટ તરીકે જોડાયેલ હોય છે ત્યારે આખા નેટવર્કનો T પેરામીટર એ વ્યક્તિગત સબ નેટવર્ક ના તમામ T પેરામીટર્સ ના મેટ્રિસીસનો ગુણાકાર હશે તેથી જો આપણે કહીએ કે ત્યાં n ટુ પોર્ટ નેટવર્ક છે જે આખા મોટા નેટવર્કનો ભાગ છે તો બધા n T પેરામીટર્સ મેટ્રેસીસનો તે ક્રમમાં ગુણાકાર થશે જેમાં કેસ્કેડ નેટવર્ક્સ જોડાયેલા છે હવે ચાલો આપણે કન્સેપ્ટ ને સમજીએ નેટવર્કના ઇન્ટરકનેક્શન જેની ચર્ચા આપણે થોડા ઉદાહરણો ની મદદથી કરી છે હવે આ સ્થિતિમાં એક ટુ પોર્ટ નેટવર્કના Z પેરામીટર્સ આપવામાં આવ્યા છે બીજા નેટવર્કનો Z પેરામીટર આપણે શોધવાની જરૂર છે કારણ કે આ બંને શ્રેણીમાં જોડાયેલા છે આપણે સરળ રીતે બીજા ટુ પોર્ટ નેટવર્કના Z પેરામીટર્સને લઈ શકીએ છીએ કારણ કે આ બીજો ટુ પોર્ટ નેટવર્ક છે જે તમે જોવો છો અને આખા નેટવર્કનો Z પેરામીટર મેળવવા માટે આપણે આ બે Z પેરામીટર મેટ્રિક્ષ નો સરવાળો કરી શકીએ છીએ તેથી પ્રથમ કાર્ય એ છે કે આપણે ઉપલા નેટવર્કના Z પેરામીટર્સને જાણીએ છીએ પછી આપણે નીચલા નેટવર્કના Z પેરામીટર્સ શોધવા પડશે હવે જો તમે આ ચોક્ક્સ ટુ પોર્ટ નેટવર્કની તુલના કરો છો તો તમે કહી શકો છો કે તે T નેટવર્કનો એક પ્રકાર છે તેથી આપણે સરળ રીતે આ પ્રકારના નેટવર્કનાં Z પેરામીટર્સ Z12bZ21b10Z11bZ22b લખી શકીએ છીએ બીજા ટુ પોર્ટ નેટવર્કના કિસ્સામાં ચાલો આપણે કહીએ કે તે Nb છે આપણે બધા એલિમેંટ્સ 10 ની બરાબર ધરાવતા Z પેરામીટર મેટ્રિક્સને કમ્પાઇલ કરી શકીએ છીએ અને પહેલા ટુ પોર્ટ નેટવર્ક માટે આપણી પાસે પહેલાથી જ હાથમાં Z પેરામીટર્સ છે તેથી આપણે સરળ રીતે આખા નેટવર્કના Z પેરામીટર મેળવી શકીએ છીએ તેથી આપણે શું લખી શકીએ

પણ V1Z11I1Z12I222I118I2 V2Z21I1Z22I218I130I2 ઈનપુટ પોર્ટ પર પણ V1Vs 5I1 અને આઉટપુટ પોર્ટ પર V2 20I2I2 V220 ઉપરોક્ત બંને સંબંધોને z પેરામીટર્સ ના પ્રથમ સમીકરણમાં મુકતા આપણને મળશે Vs 5I122I1 1820V2Vs27I1 0 9V2 એ જ રીતે z પેરામીટર્સ ના બીજા સમીકરણમાં સમાન સંબંધોનો ઉપયોગ કરીને V218I1 3020V2I12 518V2 ઉપરના બંને સમીકરણનો ઉપયોગ કરીને Vs272 518V2 0 850 3509 તેથી તમે જોઈ શકો છો કે આપેલ સર્કિટથી તમે તેમને ટૂ પોર્ટ સબ નેટવર્ક માં કન્વર્ટ કરી શકો છો અને આ કિસ્સામાં નેટવર્ક શ્રેણીમાં જોડાયેલા હોવાથી આપણે જવાબ કે જે આ ખાસ ઉદાહરણ માં V2 ભાગ્યા VS આપેલ છે તેને શોધવા માટે Z પેરામીટર્સનો ઉપયોગ કરી શકીએ છીએ હવે ચાલો બીજું ઉદાહરણ લઈએ જ્યાં સર્કિટના y પેરામીટર્સને શોધવાની જરૂર છે તેથી જો તમે જોશો કે આ ટુ પોર્ટ સબ નેટવર્ક્સ સમાંતર રીતે જોડાયેલા છે તો આપણે y પેરામીટર્સને સરળતાથી શોધી શકીએ છીએ આપણે શું કરી શકીએ આપણે વ્યક્તિગત સબ નેટવર્કના y પેરામીટર્સને શોધી શકીએ છીએ તેથી વ્યક્તિગત સબ નેટવર્ક નો અર્થ એ છે કે આ એક સબ નેટવર્ક છે અને આ બીજું સબ નેટવર્ક છે તેથી જો તમે y પેરામીટર્સ ના કિસ્સામાં યાદ કરો તો આપણે y પેરામીટર્સ ના વ્યક્તિગત ઘટકોને કેવી રીતે ભેગા કરીએ છીએ આપણે લખી શકીએ 𝐲12𝒂 𝐲21𝒂 −𝑗4 𝐲11𝒂 2 𝑗4 𝐲22𝒂 3 𝑗4 𝐲12𝒃 𝐲21𝒃 −4 𝐲11𝒃 4 − 𝑗2 𝐲22𝒃 4 − 𝑗6 તેથી તેથી હવે આની સાથે આપણે આપણા આજના સેશનને બંધ કરી શકીએ છીએ જેમાં આપણે વિવિધ ટુ પોર્ટ નેટવર્કના ઇન્ટરકનેક્શન વિશે ચર્ચા કરી તેથી આ સેશનમાં આપણે કહી શકીએ કે મોટા નેટવર્ક્સ નું એનાલિસિસ કરવા માટે વિવિધ ટુ પોર્ટ પેરામીટર્સ કે જેની આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી તે કોઈપણ રીતે એકબીજા સાથે જોડાઈ શકે છે છે આભાર